નમસ્તે અને સ્વાગત છે સિક્યોર સિસ્ટમ્સ એન્જિનિયરિંગ કોર્સના આ વિડીયો પ્રવચનમાં આ વિડિઓ વ્યાખ્યાનમાં આપણે પાવર એનાલિસિસ એટેક્સ વિશે વાત કરીશું તેથી અહીં આવશ્યક વિચાર એ છે કે જ્યારે કોઈ ઉપકરણ ખરેખર કેટલીક ગુપ્ત માહિતીના આધારે કંઇક કમ્પ્યુટ કરે છે ત્યારે હુમલો કરનાર શું કરશે તે આ શક્તિ વપરાશનો ઉપયોગ કરીને આ ઉપકરણની પાવર લાઇનોને ટેપ કરશે અને તે ઉપકરણ દ્વારા ઉપયોગમાં લેવાયેલી શક્તિને મોનિટર કરશે ત્યારબાદ હુમલાખોર તે સિસ્ટમ દ્વારા પ્રક્રિયા કરવામાં આવતી ગુપ્ત માહિતીને ઓળખવામાં સમર્થ હશે તો આપણે આ વિડિઓ વ્યાખ્યાનની શરૂઆત આ કેમ આવી સમસ્યા છે તે સાથે કરીશું અને આપણે આવી સમસ્યાને કેવી રીતે નિયંત્રિત કરી શકીએ તેની કેટલીક તકનીકો જોશું અને છેલ્લે આપણે પાવર એનાલિસિસ એટેક્સ માટેના કેટલાક પ્રતિબંધી પગલાં જોઈશું ફક્ત સિમોસ તકનીક વિશેના કેટલાક મૂળભૂત ફંડામેન્ટલ્સથી પ્રારંભ કરીએ હવે આજે ઉપયોગમાં લેવામાં આવતા દરેક ડિજિટલ ડિવાઇસ ઓછામાં ઓછા સિમોસ તકનીક પર કાર્ય કરે છે CMOS એક પૂરક મેટલ ઓકસાઈડ સેમિકન્ડક્ટર ટેકનોલોજી છે અને હું બધુ કહીશ નહીં પરંતુ મને લાગે છે કે મોટાભાગના ઇલેક્ટ્રોનિક ડિવાઇસીસ સિમોસ તકનીક સાથે કાર્ય કરે છે સિમોસ ખરેખર મૂળભૂત ગૅટ્સ બનાવવા માટે ઉપયોગમાં લેવાય છે દાખલા તરીકે અહીંનું આ ગૅટ સાથે જોડાયેલા પિમોસ અને એનમોસ ટ્રાંઝિસ્ટરનો ઉપયોગ એક ઇન્વર્ટર બનાવવા માટે કરે છે તો આપણે સિમોસ ઇન્વર્ટર કેવા લાગે છે તે વિશે થોડી વધુ વિગત જોઈશું તો ચાલો સિમોસ ઇન્વર્ટર વિશે થોડું વધુ વિગતવાર જોઈએ તો આ સિમોસ ઇન્વર્ટર છે તેમાં બે ટ્રાંઝિસ્ટર T1 અને T2 અને લોડ કેપેસિટર C નો સમાવેશ થાય છે તેથી જ્યારે ઇનપુટ 0 પર હોય ત્યારે ટ્રાંઝિસ્ટર T1 ચાલુ હોય છે અને ટ્રાંઝિસ્ટર T2 બંધ હોય છે અને પરિણામે કેપેસિટર આ વીડીડી દ્વારા ચાર્જ થાય છે આમ આપણી પાસે આઉટપુટ છે જે 1 છે બીજી બાજુ જ્યારે આપણી પાસે ઇનપુટ હોય જે 1 પર સુયોજિત હોય ત્યારે ટ્રાંઝિસ્ટર T2 ચાલુ થાય છે જ્યારે ટ્રાંઝિસ્ટર T1 બંધ થઈ જાય છે પરિણામે આ કેપેસિટર પછી આ ટ્રાંઝિસ્ટર T2 દ્વારા ડિસ્ચાર્જ કરશે જે આઉટપુટ તરફ જાય છે જે 0 છે તો જેમ કે આપણે આ ચોક્કસ આકૃતિમાંથી જોઈએ છીએ કે જ્યારે 0 થી 1 ઇનપુટમાં સંક્રમણ થાય છે ત્યારે કેપેસિટરના ચાર્જિંગ અને ડિસ્ચાર્જને કારણે આઉટપુટ 1 માંથી 0 માં બદલાય છે હવે જો આપણે ખરેખર સિમોસ ઇન્વર્ટર દ્વારા વપરાશમાં લેવાયેલી શક્તિ જોઈએ તો તે કંઈક આના જેવું દેખાશે તો દર વખતે કેપેસિટર CL ચાર્જ કરે છે અથવા ડિસ્ચાર્જ કરે છે ત્યારે પાવરનો વપરાશ થાય છે બીજા શબ્દોમાં કહીએ તો દર વખતે આઉટપુટમાં 0 થી 1 અથવા 1 થી 0 સુધી સંક્રમણ થાય છે ત્યાં ઉપકરણ દ્વારા કેટલીક શક્તિનો વપરાશ થાય છે તો ઉદાહરણ તરીકે અહીં આપણે ઇન્વર્ટરનું આઉટપુટ જોશું અને આપણે જે જોઈએ છીએ તે છે કે આ ચોક્કસ કિસ્સામાં 0 થી 1 સુધી આ સંક્રમણ દરમિયાન થોડી શક્તિ છે જે વપરાશમાં આવે છે હવે જો આપણે ડિવાઇસની પાવર લાઇન્સમાં ટેપ કરવા માટે સક્ષમ હોઈએ તો આપણે ખરેખર ઓસિલોસ્કોપ નો ઉપયોગ કરીને ઉપકરણ દ્વારા વપરાશમાં લેવાયેલી શક્તિને ખરેખર મોનીટર કરી શકીશું તેથી ઓસિલોસ્કોપ આપણને ઉપકરણનો ગતિશીલ વીજ વપરાશ આપશે હવે મોટાભાગના ઇલેક્ટ્રોનિક સર્કિટ્સ ખરેખર સિન્ક્રોનસ ડિજિટલ સર્કિટ્સ હોય છે આ સર્કિટ્સ ઇનપુટ તરીકે કલોક ધરાવે છે અને જ્યારે કલોક સંક્રમિત થાય છે ત્યારે મોટાભાગની પ્રવૃત્તિ ચાલુ રહે છે તો ઉદાહરણ તરીકે અહીં આપણી પાસે એક કલોક છે જે કોઈ ચોક્કસ ડિવાઇસ પર મોકલવામાં આવે છે અને આપણે ખરેખર બે ઇનપુટ્સ ડેટા 0 અને ડેટા 1 બતાવીએ છીએ તો આપણે જોઈએ છીએ કે દરેક કલોક સંક્રમિત થાય છે તે સંભવ છે કે ડેટા 0 અને ડેટા 1 ને સંક્રમણ કરી શકે છે તેથી આ ચોક્કસ કિસ્સામાં આપણે કલોક ની સકારાત્મક ધાર પર વિચારણા કરી રહ્યા છીએ અને આપણે જોયું છે કે ફક્ત આ સકારાત્મક ધાર પર જ સંભવ છે કે ડેટા ખરેખર સંક્રમણ કરે છે તો જ્યારે આપણે ખરેખર આ ઉપકરણ દ્વારા વપરાશમાં લેવાયેલી શક્તિને જોઈએ ત્યારે આપણે જોઈશું કે પાવર એ તે પ્રકારનાં સંક્રમણોનું ફંક્શન હશે જે થાય છે તો ઉદાહરણ તરીકે અહીં આપણી પાસે ડેટા 0 અને ડેટા 1 છે અને તે બંને આ ચોક્કસ કલોકની પલ્સમાં 0 થી 1 માં સંક્રમણ કરે છે અને જેમ કે તમે આ સંક્રમણ દરમિયાનની પહેલાંની સ્લાઇડ્સમાં જોશો ત્યાં એક શક્તિ છે જે કેપેસિટરને ચાર્જ કરવા અને ડિસ્ચાર્જ કરવા માટે વપરાય છે અને તેથી ઉપકરણ દ્વારા વપરાશમાં લેવામાં આવતી કુલ શક્તિ એ આ બંને સંક્રમણોનો સરવાળો છે તેથી આપણે આ દરેક કિસ્સામાં કેપેસિટરના ચાર્જિંગને કારણે અહીં વીજળીનો ઉચ્ચતમ શિખર જોઈએ છીએ હવે આ ચોક્કસ કલોકની પલ્સમાં જ્યારે 0 થી 1 માં સંક્રમણ હોય છે ત્યારે આપણે જોઈએ છીએ કે ડેટા 0 માં કોઈ ફેરફાર નથી પરંતુ ડેટા 1 માં 1 થી 0 નો સંક્રમણ છે અને પરિણામે જો આપણે આને પહેલાની સ્લાઇડમાં જે જોયું છે તે પ્રમાણે ટ્રાંઝિસ્ટરથી કનેક્ટ કરીએ છીએ તો કેપેસિટર ડિસ્ચાર્જ થઈ જશે અને કેપેસિટરના વિસર્જનને લીધે વીજળીનો વપરાશ ખરેખર નકારાત્મક હશે એ જ રીતે આ ચોક્કસ સંક્રમણમાં આપણી પાસે ડેટા 0 છે જે 0 થી 1 તરફ આગળ વધી રહ્યો છે અને તેથી કેપેસિટરનું વિસર્જન પાવર વપરાશમાં દેખાય છે હવે અહીં ફરી આપણી પાસે ડેટા 1 છે જે 0 થી 1 આગળ વધે છે અને પાવરનો ઉપયોગ ખરેખર કેપેસિટરને ચાર્જ કરવા માટે થાય છે તો આપણે અહીં જે નોંધ્યું કે પ્રથમ કેપેસિટરનું ચાર્જિંગ અને ડિસ્ચાર્જ જે ઉપકરણની અંદર હાજર વિવિધ ગૅટ્સ માં હાજર છે તે વપરાશમાં લેવાયેલા પાવરમાં બતાવે છે બીજું આપણે જે જોઈએ છીએ તે એ છે કે વપરાશમાં લેવાયેલી શક્તિની માત્રા ગૅટ્સ ની સંખ્યા પર આધારિત છે જે શક્તિનો વપરાશ થાય છે તે ગેટ્સ ની સંખ્યા પર આધારિત છે જે ખરેખર સંક્રમણ કરી રહ્યું છે દાખલા તરીકે અહીં આપણી પાસે 0 થી 1 સંક્રમણ બનાવવા માટેના બે ગેટ્સ છે અને તેથી વપરાશમાં લેવાયેલી શક્તિ ખૂબ વધારે છે કારણ કે આપણી પાસે બંને કેપેસિટર ચાર્જ થઈ રહ્યા છે જ્યારે આ કલોકની પલ્સમાં આપણી પાસે ફક્ત આ એક લીટી હોય છે જે 0 થી 1 સુધી જાય છે અને તેથી વપરાશમાં લેવાયેલી શક્તિ પ્રમાણમાં ઓછી છે હવે વીજ વપરાશના હુમલાનો સાર નીચે મુજબ છે કોઈ હુમલાખોર ધારે છે કે તેની પાસે આ સ્થિતિમાં એક ઉપકરણ છે તે ઉપકરણની અંદર રહેલા દરેક સિગ્નલના વ્યક્તિગત સંક્રમણોને જોઈ શકશે નહીં અને તેથી તેના માટે આ બધા મધ્યવર્તી સંક્રમણો જે આપણે અગાઉની સ્લાઇડમાં જોયા છે તે સંપૂર્ણપણે બ્લેકડ આઉટ કરી નાખવામાં આવ્યા છે આ હુમલાખોર પાસે જે કલોક છે તે સંભવત તે સાધન દ્વારા ઉપયોગમાં લેવામાં આવતી વીજળીનું નિરીક્ષણ કરવાનો સ્રોત છે આ સંભવ છે કારણ કે દરેક ઉપકરણને તેના કાર્ય માટે બાહ્ય બેટરી અથવા પાવર સ્રોતની જરૂર હોય છે તો હુમલાખોર શું કરી શકે તે એ છે કે તે ખરેખર કોઈ ઓસિલોસ્કોપ ને જોડી શકે છે અને ડિવાઇસ દ્વારા વપરાશમાં આવતી વીજળીને ટેપ કરી શકે છે અને તેથી જ્યારે ઉપકરણ ચાલે છે ત્યારે હુમલાખોર તે ઉપકરણ દ્વારા વપરાશમાં લેવાયેલી શક્તિની માત્રાને મોનિટર કરવામાં સક્ષમ હશે કલોક એ વૈકલ્પિક સુવિધા છે આક્રમણ કરનાર દ્વારા હંમેશાં ઉપકરણ માટે કલોકના સ્રોતનું નિરીક્ષણ કરવું શક્ય હોઇ શકે છે દરેક ઉપકરણમાં સંભવત બાહ્ય ક્રિસ્ટલ oscillator હશે જે એક કલોક ઉત્પન્ન કરે છે અને એકવાર આ કલોક ડિવાઇસમાં પ્રવેશ કરે છે તો ત્યાં ચોક્કસ કલોકના સ્રોત પર કેટલાક ઓપરેશન થઈ શકે છે જે તે કલોકની આવર્તનને ગુણાકાર અથવા વિભાજિત કરે છે તો આ રીતે કલોક નો સ્રોત હંમેશાં કોઈ હુમલાખોરને દૃશ્યક્ષમ ન હોય પરંતુ ચોક્કસપણે દરેક ઉપકરણને બાહ્ય શક્તિના સ્ત્રોતની જરૂર હોય છે તેથી કોઈ હુમલાખોર તે ઉપકરણ દ્વારા લેવાયેલી શક્તિને ગતિશીલ રીતે નિરીક્ષણ કરવામાં સક્ષમ હશે પાવર એનાલિસિસ એટેક વિશે આવશ્યક વિચાર એ છે કે હુમલાખોર દ્વારા ઉપકરણ દ્વારા લેવાયેલી શક્તિનું નિરીક્ષણ કરવું અને તે પછી કેટલાક આંતરિક રહસ્યોની આગાહી કરવામાં સમર્થ થવા માટે જે ઉપકરણમાં હાજર છે કહેવાની જરૂર નથી કે ઉપકરણ ખરેખર કોઈ ચોક્કસ સિક્રેટ પર કાર્ય કરી રહ્યું છે ઉદાહરણ તરીકે શક્તિ વિશ્લેષણ હુમલાઓની ખૂબ જ લોકપ્રિય એપ્લિકેશન ક્રિપ્ટોગ્રાફિક સાઇફર્સ પર છે અને ધારણા એ છે કે આપણી પાસે હુમલાખોરની સ્થિતિમાં એક ઉપકરણ છે જે ક્રિપ્ટોગ્રાફિક ઓપરેશન કરી રહ્યું છે ચાવી જે ગુપ્ત રાખવામાં આવી છે તે ઉપકરણમાં સંગ્રહિત છે હવે જ્યારે પણ કોઈ એન્ક્રિપ્શન અથવા ડિક્રિપ્શન ટ્રિગર થાય છે તેની કી આંતરિક સ્ટોરેજમાંથી વાંચવામાં આવે છે અને તેનો ઉપયોગ ખરેખર અનુરૂપ એન્ક્રિપ્શન અથવા ડિક્રિપ્શન કરવા માટે થાય છે હુમલાખોરનો ઉદ્દેશ એ છે કે એનક્રિપ્શન અથવા ડિક્રિપ્શન પ્રક્રિયા દરમિયાન આ ડિવાઇસ દ્વારા લેવાયેલી વીજળીનું નિરીક્ષણ કરવું અને પછી તે ઉપકરણમાં ગુપ્ત કી શું છે તે ઓળખવાનો પ્રયાસ કરવો તો આ મોટાભાગના પાવર વિશ્લેષણ હુમલાઓ એવી ધારણા બનાવે છે કે આક્રમણ કરનાર ખરેખર ઇનપુટ સંદેશાઓ કે જે એનક્રિપ્ટ થયેલ છે અથવા તે ઉપકરણનું આઉટપુટ ઉદાહરણ તરીકે એન્ક્રિપ્ટ કરેલા જે સંદેશો હુમલાખોરને દેખાય છે તેને બદલી શકે છે અથવા તેનું નિરીક્ષણ કરી શકે છે આમ પાવર એનાલિસિસ એટેક માટેની મુખ્ય ધારણાઓ નીચે મુજબ છે પહેલા હુમલાખોર પાસે એક ડિવાઇસ હોય છે જે તે ખરેખર હુમલો કરવા માંગે છે જેથી આ હુમલાખોર ખરેખર આ ઉપકરણનો પાવર ઓન કરી શકે છે તે ઉપકરણમાંથી વિવિધ ઇનપુટ્સ અથવા આઉટપુટનું નિરીક્ષણ કરી શકે છે તે પાવર લાઇન્સમાં ટેપ કરવામાં સક્ષમ છે અને એન્ક્રિપ્શન અને ડિક્રિપ્શનની પ્રક્રિયા દરમિયાન હુમલાખોર ઓસિલોસ્કોપ નો ઉપયોગ કરીને તે ઉપકરણ દ્વારા કેટલી શક્તિનો વપરાશ થયો છે તેનું નિરીક્ષણ કરવામાં સક્ષમ હોવો જોઈએ તો શક્તિ વિશ્લેષણના હુમલાઓ ઘણા પ્રકારના છે જેમાં ખૂબ જ સરળ અથવા સરળ શક્તિ વિશ્લેષણનો સમાવેશ થાય છે બે વિભેદક શક્તિ વિશ્લેષણ જે વધુ મુશ્કેલ છે અને તેને સુરક્ષિત કરવા પણ વધુ મુશ્કેલ છે અને આખરે નમૂના આધારિત હુમલાઓ જે શક્તિ વિશ્લેષણનું સૌથી શક્તિશાળી સ્વરૂપ છે હવે સરળ શક્તિ વિશ્લેષણમાં તે હંમેશાં દરેક પ્રકારના ક્રિપ્ટોગ્રાફિક સાઇફર અથવા ડિજિટલ ડિવાઇસ પર ચાલતી દરેક એપ્લિકેશનને લાગુ પડતું નથી પરંતુ તે આવશ્યકપણે ચોક્કસ પ્રોગ્રામની કેટલીક વિશેષતાઓનો ઉપયોગ કરે છે તેથી ચાલો આપણે સરળ શક્તિ વિશ્લેષણ પર નજર કરીએ તો આપણે કહી શકીએ કે આપણી પાસે એક ઉપકરણ છે જે નીચે આપેલ કામગીરી કરી રહ્યું છે આ ઓપરેશનને સ્કવેર and મલ્ટીપ્લાય કહેવામાં આવે છે તે ખૂબ જ સામાન્ય કામગીરી છે જેનો ઉપયોગ RSA જેવા ક્રિપ્ટોગ્રાફિક સાઇફર્સ માટે થાય છે તો અહીં જે થાય છે તે એ છે કે આ ચોક્કસ અલ્ગોરિધમ જે આપણે ધારીએ છીએ તે ઉપકરણમાં લાગુ કરવામાં આવ્યો છે તે ત્રણ પરિમાણો લે છે x c અને n સામાન્ય રીતે c ગુપ્ત છે અને તે એ છે જેને હુમલાખોર મેળવવા માંગે છે તો અલ્ગોરિધમ જે તે કરે છે તે એ છે કે તે z ને પ્રથમ 1 ની વેલ્યુથી પ્રારંભ કરે છે અને પછી તેમાં લૂપ છે જેમાં i l 1 થી નીચે 0 સુધી જાય છે જ્યાં l C ની લંબાઈ છે જે C માં હાજર બીટ્સની સંખ્યા છે l 1 એ C ના સૌથી નોંધપાત્ર બીટને અનુરૂપ છે જ્યારે C0 ઓછામાં ઓછા નોંધપાત્ર બીટ અથવા LSB ને અનુરૂપ છે તો આ લૂપના દરેક પુનરાવર્તનમાં આપણે જોઈએ છીએ કે ત્યાં બે કામગીરી કરવામાં આવી છે પ્રથમ Z પર એક સ્ક્વેર છે જ્યાં આપણી પાસે Z 2 mod n છે એ જો Ci એ 1 ની બરાબર હોય તો કરવામાં આવે છે અને જો આ ચોક્કસ પુનરાવૃત્તિમાં C માંનો ith બીટ 1 પર સેટ કરેલો છે તો પછી આપણી પાસે ગુણાકાર પણ છે અને આ C માં હાજર દરેક બીટ માટે આગળ વધે છે હવે ધ્યાનમાં લો કે આપણી પાસે આપણું ડિવાઇસ છે જે ખરેખર આ ચોક્કસ અલ્ગોરિધમનો અમલ કરી રહ્યું છે તે હુમલાખોરના હાથમાં છે હુમલાખોરને આપણે ધારીએ કે x અને n નું જ્ઞાન છે જો કે આ ચોક્કસ કિસ્સામાં તે ખૂબ મહત્વનું નથી પરંતુ મહત્વનું તે છે કે હુમલાખોર ઉપકરણનો પાવર ચાલુ કરવા માટે સક્ષમ છે તે આ અલ્ગોરિધમને એક્ઝિક્યુટ કરવાનું દબાણ કરવા માટે સક્ષમ છે અને તે ચોક્કસ ઉપકરણ દ્વારા વપરાશમાં લેવામાં આવતી શક્તિને મોનિટર કરવામાં સક્ષમ છે તેથી આપણે જોઈએ છીએ કે Ci ના મૂલ્યના આધારે કે જે C માં ith બીટ છે શક્તિ ખરેખર બદલાઇ શકે છે જો દાખલા તરીકે Ci 0 નું મૂલ્ય હોય તો પછી ફક્ત આ ચોક્કસ સ્કવેર કામગીરી કરવામાં આવે છે બીજી બાજુ જો આપણી પાસે Ci ની કિંમત 1 ની બરાબર હોય તો પછી પહેલા મલ્ટીપ્લિકેશન અને બાદમાં સ્કવેર ઓપરેશન થાય છે સીઆઈ ના મૂલ્ય વચ્ચેનો આ તફાવત સીઆઈ નું મૂલ્ય 0 અથવા 1 છે તે ઉપકરણ દ્વારા ઉપયોગમાં લેવામાં આવતી શક્તિમાં દેખાય છે તો વાસ્તવમાં પાવર કેવો દેખાય છે અને આપણે અહીંથી સ્પષ્ટપણે જોઈએ છીએ તે એ છે કે અન્ય પ્રદેશોની તુલનામાં કેટલાક પ્રદેશોની વિશિષ્ટ પાવર પ્રોફાઇલ હોય છે તેથી જો આક્રમણ કરનાર ખરેખર અહીં બતાવેલ આ વિશિષ્ટ આકૃતિની જેમ સમય જતા આ શક્તિનો વપરાશ કરે છે તો પછી હુમલાખોર ફક્ત આ પાવર પ્રોફાઇલને જોવા માટે સક્ષમ હશે અને Ci ના ગુપ્ત મૂલ્યો શું છે તે તારવી શકશે તેથી આ રીતે હુમલાખોર C ના દરેક ગુપ્ત બીટ પ્રાપ્ત કરી શકશે તો ઉદાહરણ તરીકે અહીં તે ઓળખાવે છે કે માત્ર એક સ્કવેર ઓપરેશન છે જે કરવામાં આપ્યું અને તેથી C નું મૂલ્ય 0 હોવું જોઈએ બીજી બાજુ તે જુએ છે કે 1 પ્રાપ્ત થાય ત્યારે આ ક્ષેત્ર એક લાક્ષણિકતા છે અને તેથી તે તારવી શકશે કે આ 1 છે અને આવી જ રીતે આગળ પણ તો આ રીતે ફક્ત વપરાશમાં લેવાયેલા પાવરનું નિરીક્ષણ કરીને હુમલાખોર ઉપકરણ દ્વારા વપરાશમાં લેવાયેલા પાવર દ્વારા સિક્રેટ કી વાંચી શકશે હવે આ દેખીતી રીતે ખૂબ જ સરળ હુમલો છે અને વર્ષોથી લોકોએ આ અલ્ગોરિધમનો બરાબર અમલ કરવા માટે ઘણી વધુ મજબૂત રીતો વિકસાવી છે અને તેથી આપણે ચર્ચા કરેલા જેવા સરળ પાવર એટેક આધુનિક દિવસના ઉપકરણોમાં ખૂબ લાગુ પડતા નથી તેનું કારણ એ છે કે મોટાભાગના આધુનિક ક્રિપ્ટોગ્રાફિક ડિવાઇસેસ આવા અલ્ગોરિધમ્સનો ઉપયોગ કરતા નથી જ્યાં પાવર દ્વારા લિકેજ તદ્દન સ્પષ્ટ છે તેથી ઘણા વધુ શક્તિશાળી હુમલાને વિભેદક શક્તિ વિશ્લેષણ તરીકે ઓળખવામાં આવે છે તો અહીં પાવર એનાલિસિસ એટેકથી વિપરીત મુખ્ય ખ્યાલ એ મોટી સંખ્યામાં પાવર ટ્રેસ એકત્રિત કરવાનો છે અને પછી આ પાવર ટ્રેસ પર કેટલાક પ્રકારનાં આંકડાકીય વિશ્લેષણ કરીએ છીએ જ્યાંથી આપણે ચાવી તારવી શકીએ છીએ તો વિભેદક શક્તિ વિશ્લેષણ હુમલાઓ અથવા DPA નો મૂળ ખ્યાલ સામાન્ય રીતે એ છે કે આપણી પાસે અહીં કોઈ વિશેષ ઉપકરણ હશે અને ધારવામાં આવે છે કે હુમલાખોર પાસે આ ઉપકરણ છે અને આ ઉપકરણની ચાવી છે જે અંદર હાજર છે તેથી આ ગુપ્ત ચાવી એ છે કે જે હુમલાખોરને ખરેખર પ્રાપ્ત કરવામાં રસ છે તેથી હુમલાખોર જે કરે છે તે એ છે કે તે પ્રથમ ઉપકરણનું એક મોડેલ બનાવે છે અહીં એવી ધારણા છે કે હુમલાખોર બરાબર જાણે છે કે આ ઉપકરણની અંદર ક્યા ઓપરેશન ચાલી રહ્યા છે અને એકમાત્ર વસ્તુ જે હુમલાખોરને ખબર નથી તે ગુપ્ત ચાવી છે સંપૂર્ણ હુમલો તેથી આ ઉપકરણની ગુપ્ત કીને પ્રાપ્ત કરવામાં સક્ષમ છે હવે હુમલો નીચે મુજબ છે પ્રથમ હુમલાખોર આ ચોક્કસ ઉપકરણનું એક મોડેલ બનાવે છે અને પછી ચાવીનો અંદાજ પણ લે છે અને તે પછી તે વિવિધ ઇનપુટ ડેટા જનરેટ કરે છે અને જે ઉપકરણની કસોટી ચાલી રહી છે તે જ ઉપકરણને તેમજ તે ઉપકરણના મોડેલને તે જ ઇનપુટ ડેટા ફીડ કરે છે તેથી પરીક્ષણ હેઠળના ઉપકરણ માટે એકવાર તે ઇનપુટ ડેટાને ફીડ કરે છે અને તે ઉપકરણને તે ઇનપુટ ડેટા પર કમ્પ્યુટિંગ શરૂ કરવા માટે દબાણ કરે છે તે ઓસિલોસ્કોપ દ્વારા વપરાશમાં લેવાયેલી શક્તિને એક સાથે કરે છે સાથે સાથે તે ઉપકરણના હાયપોથેટિકલ પાવર વપરાશ તરીકે ઓળખાય છે તે મેળવવા માટે ડિવાઇસ મોડેલનો ઉપયોગ કરે છે તેથી નોંધ લો કે આ વીજ વપરાશ ઓસિલોસ્કોપમાંથી મેળવવામાં આવ્યો છે અને જ્યારે વાસ્તવિક ગુપ્ત કીની ગણતરી કરવામાં આવી રહી છે ત્યારે તે વાસ્તવિક વીજ વપરાશ છે તેથી આ વીજ વપરાશ ડિજિટલ ઓસિલોસ્કોપ જેવા ઉપકરણોને માપવા દ્વારા મેળવવામાં આવે છે જ્યારે બીજી બાજુ ઉપકરણનાં મોડેલમાંથી પ્રાપ્ત થતી શક્તિ ફક્ત અમુક ગણતરીઓ દ્વારા અથવા ફક્ત કેટલાક ગાણિતિક વિશ્લેષણ દ્વારા પ્રાપ્ત થાય છે તેથી નોંધ લો કે આ પાવર મોડેલ અનુમાનિત કી સાથે છે આ તે કી સાથે છે જેની હુમલો કરનાર ખરેખર ધારણા કરે છે તો હવે તે શું કરે છે તેની પાસે છે આ બે પાવર વપરાશ વાસ્તવિક કી સાથેનો વાસ્તવિક વીજ વપરાશ અને અનુમાનિત કી સાથે કાલ્પનિક વીજ વપરાશ તેથી તે આ બંને વચ્ચે આંકડાકીય વિશ્લેષણ કરે છે અને પછી પરિણામોની તુલના કરે છે તો જો અનુમાનિત કી ખરેખર સાચી છે તો આ આંકડાકીય સરખામણી એ અનુમાનિત કી ખરેખર સાચી છે કે ખોટી છે તે ઓળખી શકશે તો આ વિભેદક શક્તિ વિશ્લેષણ હુમલો ખરેખર કેવી રીતે કાર્ય કરે છે તે વિશેની વિગતોમાં આપણે વધુ જોઈશું તો આ વિશિષ્ટ દૃશ્યને સમજાવવા માટે આપણે ખૂબ નાનું સર્કિટ લઈશું આપણે ખરેખર જે સર્કિટ જોઈશું તે કંઈક આ રીતે દેખાય છે તો આપણે અહીં જે જોઈએ છે તે એ છે કે આપણી પાસે રજિસ્ટર R અને કેટલાક ફંક્શન F છે હવે આ ચોક્કસ ફંક્શનનું આઉટપુટ મલ્ટીપ્લેક્સરમાં પાછું નાખવામાં આવે છે અને પછી આ રજિસ્ટરમાં ચોક્કસ સ્ટેટમાં નિશ્ચિત થઈ જાય છે આ ચોક્કસ સર્કિટનું ઇનપુટ P છે Differential power analysis હુમલાઓ ખરેખર કેવી રીતે કાર્ય કરે છે તે સમજવા માટે આપણે અહીં બતાવ્યા પ્રમાણે ખૂબ નાનું સર્કિટ લઈશું તેથી આ નાનું સર્કિટ તે ઇનપુટ P તરીકે લે છે અને તે સિક્રેટ K લે છે અને પછી આ રહસ્ય પર પુનરાવર્તિત રીતે કાર્ય કરે છે ઉદાહરણ તરીકે પ્રથમ કલોકની પલ્સમાં ઇનપુટ P લેવામાં આવે છે અને તે આ રજિસ્ટરમાં ચોક્કસ સ્ટેટમાં નિશ્ચિત થઈ જાય છે આગામી કલોકની પલ્સમાં P નું આ મૂલ્ય Fમાં નાખવામાં આવે છે F ને તમે કોઈપણ પ્રકારના બિન રેખીય ફંકશન તરીકે વિચારી શકો છો તો F શું કરે છે કે તે P ની વેલ્યુ પર ચાલે છે અને સિક્રેટ કી પણ હવે F નું આઉટપુટ આ મલ્ટીપ્લેક્સર દ્વારા પાછું નાખવામાં આવે છે અને આ રજિસ્ટરમાં ચોક્કસ સ્ટેટમાં નિશ્ચિત થાય છે અનુગામી કલોક ચક્ર પર આ રજિસ્ટર પછી F ને આપવામાં આવે છે અને આ રજીસ્ટર સમાવિષ્ટોના આધારે F પર ઓપરેશન થાય છે અને ચાવી અને પરિણામો પાછા આપવામાં આવે છે અને રજિસ્ટરમાં સંગ્રહિત થાય છે આમ આપણે જોયું કે આ સર્કિટ પુનરાવર્તિત રીતે કાર્ય કરશે પ્રથમ પુનરાવૃત્તિ P પર આધારિત હશે જ્યારે પછીના તમામ પુનરાવર્તનો પાછલા પુનરાવૃત્તિના પરિણામ પર આધારિત છે તેથી F નું આઉટપુટ C છે આપણે માની લઈએ છીએ કે હુમલાખોરને C નું મૂલ્ય ખબર નથી અને તે K નું મૂલ્ય મેળવવાનો પ્રયાસ કરી રહ્યો છે તો જેમ આપણે વિભેદક શક્તિ વિશ્લેષણ હુમલાના પ્રથમ પગલાની ચર્ચા કરી છે તેમાં ઉપકરણનું એક મોડેલ બનાવવાનું છે તો અહીં બે સામાન્ય રીતો છે કે જેના દ્વારા આ હાઈપોથેટીકલ પાવર કંસમ્પ્શન મોડેલ ખરેખર બનાવી શકાય છે અને તે અનુક્રમે હેમિંગ ડિસ્ટન્સ મોડેલ અને હેમિંગ વેઇટ મોડેલ તરીકે ઓળખાય છે તો હેમિંગ વેઇટ મોડેલમાં આ મોડેલ આવશ્યકપણે આ રજિસ્ટર R ને જુએ છે અને આ રજિસ્ટર R માં હાજર 1s ની સંખ્યાની ગણતરી કરે છે તો ઉદાહરણ તરીકે આપણે કહી શકીએ કે રજિસ્ટર R માં હાજર પ્રારંભિક મૂલ્ય 1011 છે આગામી સંક્રમણ કે જે આગામી કલોકની પલ્સમાં છે આપણે માની લઈશું કે R નું આગલું મૂલ્ય 1101 છે આ કિસ્સામાં આપણે જે કરી શકીએ તે છે હાજર 1s ની સંખ્યાની ફક્ત ગણતરી કરીએ આ સ્થિતિમાં ત્યાં ત્રણ 1s હાજર છે અને આપણે કહીએ છીએ કે આ ચોક્કસ કલોકની પલ્સમાં મોડેલ દ્વારા વપરાયેલી કાલ્પનિક શક્તિ એ 3 છે હવે પછીની કલોકની પલ્સમાં ચાલો ધારીએ કે R નું મૂલ્ય 1001 છે તો પછી જે કાલ્પનિક શક્તિ છે તે 2 અને તેથી વધુ છે તેથી આ હેમિંગ વેઈટ મોડેલ છે તો નોંધ લો કે આ એક કાલ્પનિક શક્તિ નો વપરાશ છે તેથી હુમલાખોર ખરેખર રજિસ્ટરની સામગ્રી શું છે તે શોધી શકતો નથી પરંતુ તે ખરેખર આગાહી કરી રહ્યો છે કે રજિસ્ટરની સામગ્રી શું હોઈ શકે આ પ્રકારના હુમલાઓમાં મોટેભાગે અનુસરવામાં આવતા અન્ય મોડેલને હેમિંગ ડિસ્ટન્સ મોડેલ તરીકે ઓળખવામાં આવે છે તેથી અહીં આપણે ખરેખર બિટ્સની સંખ્યા જોઈએ છીએ જે એક ઘડિયાળ ની પલ્સથી બીજામાં બદલાય છે તેથી ફરીથી આપણે આ રજિસ્ટર આર તરફ ધ્યાન આપી રહ્યા છીએ અને સતત બે ઘડિયાળની કઠોળ વચ્ચે આપણે બિટ્સની સંખ્યા જોઈએ છીએ જે ખરેખર બદલાય છે તેથી ઉદાહરણ તરીકે અહીં જણાવી દઈએ કે આર નું પ્રારંભિક મૂલ્ય 1011 છે અને આગળની ઘડિયાળમાં રજિસ્ટર 1101 ના મૂલ્યમાં બદલાય છે આમ આપણે જોઈએ છીએ કે ત્યાં બે બિટ્સ છે જે ટgગલ થાય છે આવશ્યકપણે આ બીટ 0 છે 1 માં બદલાઈ ગયો અને આ બીટ જે 1 છે તે 0 માં બદલાઈ ગઈ છે અને અમે હેમિંગ અંતર 2 ની ગણતરી કરીશું એ જ રીતે જો આપણે આ બે સતત ઘડિયાળ ની પલ્સ ધ્યાનમાં લઈએ અને આપણે કહીએ કે રજિસ્ટર આર 1001 ની કિંમતમાં બદલાઈ ગયો છે તો આપણે નોંધીએ કે અહીં ફક્ત એક બીટ છે જે બદલાઈ ગયું છે અને તેથી હેમિંગ અંતર 1 છે તેથી આમાં જે રીતે તમે જુઓ છો કે આ વિશિષ્ટ ડિવાઇસ આ પુનરાવર્તિત રીતે કાર્ય કરે છે અમને કલ્પનાશીલ શક્તિઓનો ક્રમ મળે છે જેનો વપરાશ થાય છે હેમિંગ ડિસ્ટન્સ મોડેલમાં આ કાલ્પનિક શક્તિ 2 1 3 1 હશે અને આ રીતે હેમિંગ વેઇટ મોડેલમાં કાલ્પનિક શક્તિ 3 2 1 3 અને તેથી વધુ હશે તેથી ચાલો હવે વિભેદક શક્તિ વિશ્લેષણ હુમલો જોઈએ તેથી જે વસ્તુમાં આપણને રસ છે તે થાય છે તે પ્રથમ પુનરાવર્તિત થાય છે નોંધ લો કે આપણે ઉલ્લેખ કર્યો છે કે પહેલા પુનરાવર્તનમાં આપણી પાસે પી છે જે રજિસ્ટરમાં સંગ્રહિત થાય છે તે ઇનપુટ તરીકે મોકલવામાં આવે છે અને પછી આ ફંકશન F દ્વારા સંચાલિત થાય છે નોંધો કે અમે એ પણ ઉલ્લેખ કર્યો છે કે આ ફંક્શન એ ઇનપુટ કી તરીકે લે છે અને કેટલાક મધ્યવર્તી આઉટપુટ પ્રદાન કરે છે જે હુમલાખોર જોઈ શકતા નથી તેથી આ સંપૂર્ણ આકૃતિને સરળ બનાવવા માટે આપણે ફક્ત ઇનપુટ F અને સિક્રેટ કી તથા F ઓપરેશન અને અનુરૂપ મધ્યવર્તી મૂલ્ય C બતાવ્યું તેથી હુમલો કરનાર શું કરી શકે તે એ છે કે તે સિક્રેટ કી વિશે અનુમાન બનાવી શકે તેથી આ કિસ્સામાં આપણે એમ માની રહ્યા છીએ કે P અને K 4 બિટ્સના છે અને C પણ 4 બિટ્સ છે અને હુમલાખોરે ખરેખર અનુમાન લગાવ્યું છે કે કી મૂલ્ય 1010 છે તેથી હવે આપણે જે ધારી રહ્યા છીએ તે એ છે કે હુમલો કરનાર સાદા ટેક્સ્ટને પસંદ કરવામાં સક્ષમ છે અને અને તેથી તે સાદા ટેક્સ્ટનું મૂલ્ય જાણે છે સાથે સાથે આ F ફંક્શન ઓપરેટ કરવામાં આવી રહ્યું છે આ હુમલાખોર તે ઉપકરણ દ્વારા ઉપયોગમાં લેવામાં આવતા પાવર નું નિરીક્ષણ કરવામાં સક્ષમ છે તેથી આપણે અહીં એક મહત્ત્વની ધારણા કરીએ છીએ કે હુમલાખોર F ની કાર્યક્ષમતા જાણે છે પરંતુ તે K અથવા C ને જાણતો નથી પરંતુ જ્યારથી K ના મૂલ્યનો અંદાજ લગાવ્યો છે તે અનુમાનના આધારે C પણ ગણતરી કરી શકે છે તેથી આ C ના મૂલ્યનું અનુમાનિત મૂલ્ય હશે તે સાદી ટેક્સ્ટ P જાણે છે અને તેણે C નો અંદાજ લગાવ્યો હોવાથી તેના અનુરૂપ C ના મૂલ્યની ગણતરી પણ કરી શકે છે તો હુમલો આ રીતે જ થાય છે હુમલાખોર P નું ચોક્કસ મૂલ્ય પસંદ કરે છે અને તેને ઉપકરણ પર મોકલે છે અને જ્યારે ઉપકરણ આ P અને K મૂલ્ય પર કમ્પ્યુટિંગ કરી રહ્યું છે ત્યારે હુમલાખોરે વપરાશ કરેલા પાવરનું નિરીક્ષણ કર્યું છે તેથી P વેલ્યુને અનુરૂપ તેને પાવર ટ્રેસ મળે છે જે આના જેવો દેખાય છે હવે સાથે સાથે તે પણ એક કી અનુમાન કરે છે આ કિસ્સામાં તે 1111 છે અને પછી P ના મૂલ્ય અને કી અનુમાનના આધારે તે ગણતરી કરે છે કે મધ્યવર્તી મૂલ્ય C શું હશે અને હેમિંગ વેઇટ મોડેલમાં તે પછી ઉપકરણ દ્વારા વપરાશમાં લેવાયેલો કાલ્પનિક શક્તિ બનાવે છે તો આપણે લઈએ છીએ કે કાલ્પનિક શક્તિ એ C માં હાજર 1s ની સંખ્યા છે તેથી આપણે હેમિંગ વેઇટ મોડેલને અનુસરી રહ્યા છીએ તો આપણે અહીં જોયું છે કે ત્યાં ચાર 1s છે તેથી આ કિસ્સામાં કાલ્પનિક શક્તિ 4 છે હવે તે આને અનેક વધુ પુનરાવર્તનો માટે પુનરાવર્તિત કરે છે દરેક પુનરાવર્તનમાં તે P મૂલ્ય પસંદ કરે છે જે તેને ઉપકરણમાં ફીડ કરે છે ઉપકરણમાં વપરાયેલ પાવર ને અનુરૂપ વાસ્તવિક પાવર પ્રાપ્ત કરે છે અને પછી તે અનુમાનિત કી જે આ કિસ્સામાં 1111 તેના માટે C ની ગણતરી કરે છે આ ચોક્કસ કિસ્સામાં હેમિંગ વેઇટ ના આધારે વપરાયેલી કાલ્પનિક શક્તિ મેળવે છે આગળનું પગલું એ આ વપરાશ કરેલી વાસ્તવિક પાવર અને કાલ્પનિક પાવર વચ્ચેના સંબંધની ગણતરી છે તેથી નોંધો કે આ દરેક પંક્તિને અનુરૂપ જે દરેક ઇનપુટ P ને અનુરૂપ છે જેથી તેને એક કાલ્પનિક પાવર અને એક વપરાયેલો વાસ્તવિક પાવર મળશે તેથી નોંધ લો કે આ સમય સાથે થઈ ગયો છે જ્યારે આ ફક્ત સ્થિર મૂલ્ય છે તેથી જો આ વાસ્તવિક વીજ વપરાશના દરેક મુદ્દા માટે તે કાલ્પનિક પાવર સાથે સંતુલિત કરે તો હુમલાખોર શું કરે છે ઉદાહરણ તરીકે તે પીઅર્સનના સહસંબંધ ગુણાંકની ગણતરી કરશે અને તેથી તેને ગુણાંકનો સ્કોર મળશે તે જે મેળવશે તે આ તરંગ ના દરેક મુદ્દાને અનુરૂપ સહસંબંધ મૂલ્યોનો ક્રમ છે તેથી અહીંની આ લાલ લાઇન એક ચોક્કસ સહસંબંધ બતાવે છે જે આ ત્રણ મુદ્દાઓ વચ્ચે કરવામાં આવી છે અને આ કાલ્પનિક વીજ વપરાશ મેળવેલા સહસંબંધ મૂલ્યોના ક્રમમાં તે ફક્ત તે જ ધ્યાનમાં લે છે કે જેમાં મહત્તમ સંબંધ છે તેથી તે ફક્ત તે જ મુદ્દાને ધ્યાનમાં લે છે ઉદાહરણ તરીકે આ બિંદુ કહો જેનો મહત્તમ સંબંધ છે તો નોંધ લો કે આ કાલ્પનિક પાવરનો વપરાશ કી ના અનુમાન પર આધારિત હતો આ કિસ્સામાં જો તમે પાછળ જુઓ તો આપણે કી ની ધારણા 1111 તરીકે કરી હતી કારણ કે હુમલો કરનારને વાસ્તવિક કી શું છે તે ખબર નથી તેથી તે K ના દરેક સંભવિત મૂલ્યનું પુનરાવર્તન કરે છે તેથી તે K ના દરેક સંભવિત મૂલ્ય માટે આવું કંઈક મેળવશે તે સમાન P મૂલ્ય અનુમાનિત K મૂલ્ય વાસ્તવિક પાવરનો વપરાશ અને વપરાયેલ કાલ્પનિક પાવરને અનુરૂપ આના જેવું એક ટેબલ બનાવશે આપણે 4 બીટ કી ની વિચારણા કરી રહ્યા છીએ તેથી ત્યાં આવા 16 કોષ્ટકો હશે જે પ્રાપ્ત થશે આ દરેક કી અનુમાન માટે તે સહસંબંધ ગુણાંક ની ગણતરી કરશે અને તેથી તે જુદા જુદા 16 સહસંબંધ ગુણાંક પ્રાપ્ત કરી શકશે તે પછી તે એક સહસંબંધ ગુણાંક પસંદ કરશે જે મહત્તમ છે ઉદાહરણ તરીકે આ ગ્રાફ જે આ ચોક્કસ વેબસાઇટમાંથી મેળવવામાં આવેલ છે તે બતાવે છે કે મહત્તમ સહસંબંધ ગુણાંક કી ના જુદા જુદા મૂલ્યો સાથે કેવી રીતે બદલાય છે તો આ ચોક્કસ ઉદાહરણમાં તેઓએ AES બ્લોક સાઇફરનો ઉપયોગ ઉપકરણ તરીકે કર્યો હતો જેના પર હુમલો કરવામાં આવી રહ્યો છે અને AES કી નો દરેક ભાગ ફક્ત 1 બાઇટનો છે અને તેથી તેમાં 256 જુદી જુદી સંભાવનાઓ છે તો બીજી તરફ Y અક્ષનો પરસ્પર સંબંધ છે જે દરેક કી અનુમાન માટે ગણતરી થયેલ છે તો આપણે જોઈએ છીએ કે ખોટા કી અનુમાન માટે આપણી પાસે સહસંબંધ છે જે તદ્દન નાનો છે જે 0 02 કરતા ઓછો છે બીજી બાજુ જો અનુમાન સાચું છે જે આ કિસ્સામાં 0x73 કી છે આપણે સહસંબંધ મૂલ્યમાં એક ઉચ્ચ શિખર મેળવીએ છીએ આ ઉચ્ચ શિખર આથી હુમલાખોરને યોગ્ય કી ને ઓળખવાની મંજૂરી આપશે હવે આ ચોક્કસ હુમલાથી ખરેખર જેની અસર થાય છે તે દરેક કેસ માટે કરવામાં આવતી પુનરાવર્તનોની સંખ્યા છે નોંધ લો કે આપણે આ કોષ્ટક લીધું છે અને આમાં દરેક લાઈન ની દરેક પંક્તિ એક પાવર માપનને અનુરૂપ છે જે ઉપકરણમાં બનાવવામાં આવે છે અને એક અનુમાનિક પાવરનું એક બિંદુ છે જેની ગણતરી કરવામાં આવી છે તેથી આવી પંક્તિઓની મોટી સંખ્યાથી વધુ સચોટ રીતે અને યોગ્ય રીતે કી પ્રાપ્ત થઈ શકે છે તો આ ચોક્કસ ગ્રાફ પાછલા કોષ્ટકને લગતા જરૂરી માપનની સંખ્યા બતાવે છે માપનની સંખ્યા કોષ્ટકોની પંક્તિઓની સંખ્યા સૂચવે છે અને આપણે જે જોઈએ છીએ તે એ છે કે આ કિસ્સામાં માપનની સંખ્યા વધતી રહે છે અને 10000 તરફ જાય છે સિક્રેટ કી ની ઓળખ વધારવામાં આવે છે તેથી ઉદાહરણ તરીકે જો આપણી પાસે બહુ ઓછું હોય તો ચાલો આપણે લગભગ 100 અથવા તેથી વધુ માપદંડો કહીએ આપણો સહસંબંધ છે જે 0 05 કરતા ઓછો છે પરંતુ જેમ આપણે માપનની સંખ્યામાં વધારો કરીએ છીએ તેમ તેમ આપણો સંબંધ છે જે 0 1 ની તુલનાએ ઊંચો છે તો આપણે ખરેખર જે જોઈએ છીએ તે બીજા શબ્દોમાં કહીએ તો જેમ જેમ પાવર માપનની સંખ્યા વધતી જાય છે તેમ તેમ આ શિખરો વધુ ને વધુ અગ્રણી થાય છે તો આપણે આ ઉદાહરણમાં જે વિચાર્યું તે એ હતું કે આ હુમલાખોર સાચી સિક્રેટ કી ને ઓળખવા માટે pearson ના સહસંબંધ ગુણાંકનો ઉપયોગ વપરાયેલ કાલ્પનિક પાવર અને વપરાશમાં આવતી વાસ્તવિક પાવર વચ્ચે કરે છે તો ત્યાં અન્ય વિવિધ આંકડાકીય તકનીકો છે જેનું મૂલ્યાંકન કરવામાં આવ્યું છે સૌથી સામાન્ય બાબતોમાંની એક મ્યુચ્યુઅલ માહિતી તરીકે ઓળખાય છે જે કલ્પનાશીલ પાવરનો વપરાશ અને વપરાશમાં રહેલી વાસ્તવિક પાવર વચ્ચેના પરસ્પર નિર્ભરતાને આવશ્યકપણે નક્કી કરે છે તો આ આ સમીકરણ દ્વારા આપવામાં આવ્યું છે તેથી આપણે આ વિશેની વિગતોમાં વધુ જઈશું નહીં તો આપણે આ અગાઉના ઉદાહરણમાં જે જોયું હતું તે એ હતું કે કોઈ guess key અને ઉપકરણમાંથી માપવામાં આવેલ વાસ્તવિક વીજ વપરાશ વચ્ચેના સંબંધને ગણતરી કરવા માટે હુમલાખોર પીઅર્સનના સહસંબંધ ગુણાંક અથવા કંઈક સમકક્ષ નો ઉપયોગ કરે છે સહસંબંધનો અર્થ સૂચવે છે કે હુમલાખોરે કી નો યોગ્ય અંદાજ લગાવ્યો છે તો અહીં અન્ય ઘણાં આંકડાકીય સાધનો છે જેનો ઉપયોગ કોઈ સહસંબંધ સિવાય અન્યનો ઉપયોગ કરી શકાય છે ઘણી વાર આ પરસ્પર માહિતીનો ઉપયોગ કરવામાં આવે છે જે કાલ્પનિક પાવર અને વાસ્તવિક વીજ વપરાશ વચ્ચેની પરાધીનતાને આવશ્યકપણે નક્કી કરે છે ઉપયોગમાં લેવામાં આવતી અન્ય તકનીકોમાં બાયેસ એનાલિસિસ છે જે લિકેજની પૂર્વધારણાની સંભાવનાને ગણતરી કરે છે આંકડાકીય તુલનાના પ્રારંભિક સ્વરૂપોમાંથી એક ડીફરંસ ઓફ મીન્સ તરીકે ઓળખાય છે તેથી આપણે અર્થમાં આ તફાવત ખરેખર કેવી રીતે કાર્ય કરે છે તે વિશે વધુ વિગતવાર જોશું આપણે જે ફરી જોઈએ છીએ તે આ ચોક્કસ ગણતરી છે ત્યાં એક P છે જે ઇનપુટ તરીકે લેવામાં આવે છે અને આ ફંકશન F સાથે ગણવામાં આવે છે અને ત્યાં એક કી પણ છે જે સિક્રેટ રાખવામાં આવે છે હવે આ હુમલાખોર કી ની ધારણા કરે છે અને તે અનુમાનિત કી અને P ના જાણીતા મૂલ્યના આધારે તે C ની ગણતરી કરે છે તેથી C અલબત્ત કી અનુમાન છે અને તેથી અનુમાન કીના આધારે તે આ C અનુમાન મેળવી શકે છે જેમાં આ કેસ 1111 1110 અને 1101 છે નોંધો કે આ C અનુમાનનું K ને સમાન રાખવું ફક્ત t ની વેલ્યુ પર આધારિત છે તો પછી તે શું કરશે તે એ છે કે તે આ Cguess માં 1 એક જ બીટ ધ્યાનમાં લેશે તો ઉદાહરણ તરીકે આપણે કહીએ કે તે આ Cguess ના ઓછામાં ઓછા નોંધપાત્ર બીટ પર વિચાર કરી રહ્યો છે અને પછી તે શું કરશે તે આ સીગેસ ના નોંધપાત્ર બીટ ના ઓછામાં ઓછાના મૂલ્યના આધારે તે બે બકેટમા વહેંચશે પ્રથમ બકેટ Cguess 0 ની સાથે અનુલક્ષે છે જ્યારે આગળની બકેટ સીગેસ 1 સમાન છે તો ઉદાહરણ તરીકે અહીં ઓછામાં ઓછો નોંધપાત્ર બીટ 1 છે અને તેથી તે આ પાવર માપને 1 બકેટમાં ખસેડશે આ ચોક્કસ કિસ્સામાં આપણી પાસે સીગેસ માં 0 ઓછામાં ઓછો નોંધપાત્ર બીટ છે અને તેથી તે આને બકેટમાં ખસેડે છે તો આ જ રીતે આ કિસ્સામાં તેની પાસે સીગેસ નો ઓછામાં ઓછો નોંધપાત્ર બીટ 1 છે અને તેથી તેને 1 બકેટમાં ખસેડવું જોઈએ તેથી આખરે મોટી સંખ્યામાં વિવિધ પાવર માપન કર્યા પછી તે બકેટ 0 ની સરેરાશની ગણતરી કરે છે અને બકેટ 1 ની સરેરાશ તેથી તે અનુરૂપ કી અનુમાન માટે ડીફરંસ ઓફ મીન્સ તરીકે ઓળખાય છે તેથી જે નિરીક્ષણ કરવામાં આવે છે તે છે કે જો કી ગેસKey guess યોગ્ય થતું હોય તો આ બકેટની સરેરાશ વચ્ચેનો આ તફાવત મહત્તમ થશે અને સિક્રેટ કી શું છે તે ઓળખવા માટે આ મહત્તમ તફાવતનો ઉપયોગ કરી શકાય છે તો વિભેદક શક્તિના હુમલાઓ હવે લગભગ બે દાયકાથી જાણીતા છે અને ઘણા વર્ષોથી કેટલાક વિરોધી પગલાં વિકસિત કરવામાં આવ્યા છે તો આ કાઉન્ટર પગલાંને ત્રણ જુદા જુદા સ્તરે લાગુ કરવામાં આવ્યા છે જેનો હાર્ડવેર સ્તરે લાગુ કરી શકાય છે અમલીકરણ સ્તરે અથવા અલ્ગોરિધમનો સ્તર પર હાર્ડવેર સ્તરે લોકોએ જે સૂચન કર્યું છે તે એ છે કે માનક સિમોસ તર્કને અન્ય તર્ક સાથે બદલવામાં આવશે જે આ પાવર વિશ્લેષણના હુમલાઓ માટે પ્રતિરોધક છે તેથી આ તકનીકો ઉદાહરણ તરીકે WDDL ગેટ્સ એવી રીતે બનાવવામાં આવ્યાં છે કે જે વીજળીનો વપરાશ કરે છે તે અનુરૂપ ગેટ્સ દ્વારા કરવામાં આવતી ગણતરીઓથી સ્વતંત્ર છે અમલીકરણ સ્તર પર માસ્કીંગ અને થ્રેશોલ્ડ અમલીકરણ જેવી તકનીકોનો ઉપયોગ કરવામાં આવ્યો છે જ્યાં ડિઝાઇનમાં રેન્ડમાઇઝેશનનો સમાવેશ કરવામાં આવ્યો છે જેથી જ્યારે રેન્ડમનેસ માહિતીની માત્રાને મર્યાદિત કરે છે કે જે હુમલાખોર ઉપકરણ દ્વારા વપરાશમાં લેવાયેલી શક્તિથી મેળવી શકે છે ત્રીજી પદ્ધતિ એલ્ગોરિધમિક સ્તરે છે જ્યાં સંશોધકો ખરેખર ચોક્કસ સાઇફર એલ્ગોરિધમ્સ તેમજ પાવર વિશ્લેષણના હુમલાઓને અટકાવી શકે તેવા પ્રોટોકોલ્સમાં ગાણિતીક નિયમો બનાવવામાં સક્ષમ થયા છે આ અલ્ગોરિધમ્સ સ્વાભાવિક રીતે બનાવવામાં આવ્યા છે જેથી લિકેજ હુમલાખોરને સિક્રેટ કી જેવી ગુપ્ત માહિતી એકત્રિત કરવા માટે પૂરતી માહિતી ન આપે આ કિસ્સામાં બે લોકપ્રિય અલ્ગોરિધમ્સને ડ્રેકોન તરીકે ઓળખવામાં આવે છે જે બાંધકામ અને રીકીઈંગ તકનીકો દ્વારા ડીપીએ પ્રતિકાર માટે વપરાય છે